નમસ્તે મિત્રો આ ચર્ચામાં આપણે બધા સહાનુભૂતિના ખ્યાલ અને તેની સુસંગતતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું સહાનુભૂતિ શબ્દ એ લાગણી લક્ષી અર્થ ધરાવે છે અને તમારા માંથી ઘણા આશ્ચર્ય થશે કે સોફ્ટ સ્કીલ કોર્સમાં સહાનુભૂતિ શા માટે મહત્વપૂર્ણ છે આપણે તેના વિશે વાત કરીશું પણ એની પહેલાં હું તમને ભાવનાત્મક બુદ્ધિ પરની ચર્ચા અને સાંભળવાની વાતોનો સંદર્ભ લેવા માટે કહીશ જ્યાં અમે સહાનુભૂતિપૂર્ણ સાંભળ્યું તે વિશે ચર્ચા કરી હતી જ્યાં તમે અન્યોને સાંભળીને તેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો આજના વિશ્વમાં મહત્વપૂર્ણ એ છે કે સહાનુભૂતિ સીધી અથવા આડકતરી તે નહીં પણ તે શબ્દ દ્વારા બની છેકારણકે આજે આપણે સુખની ભાવના પર અલગ રીતે ધ્યાન આપીએ છીએ અને સુખની ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તે સંદર્ભમાં સહાનુભૂતિ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી અમે તે હકીકત તો ને ધ્યાનમાં રાખીને આ ભાવને જોવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે ભારતીય પરંપરાગત માં સહાનુભૂતિની ભાવના ની વાત આવે છે તેમ હોવા છતાં આ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ગ્રીક અને યુરોપિયન શબ્દ માંથી આવ્યો છે ભારતીય સંદર્ભમાં સહાનુભૂતિ એ તેના ઇતિહાસમાં ખૂબ જ અલગ ભૂમિકા ભજવે છે અને આપણે તે વિષે થોડી વાત કરીશું કારણ કે આપણે આ વિશિષ્ટ ચર્ચા સાથે આગળ વધીશું તેથી આ તે વસ્તુઓ છે જેના પર આપણે વાત કરીશું આપણે તે જોઈને શરૂઆત કરીશું કે સહાનૂભૂતિ શું છે અને પછી આપણને સહાનુભૂતિ શા માટે જરૂરી છે તે વિશે જાણીશું અને તે પછી સહાનુભૂતિના વિવિધ લક્ષણો શું છે વધુ સહાનુભૂતિ શીલ બનવા માટે કઈ આદતો કેળવવી જોઇએ અને તેની સાથે આપણે આ ખાસ વાત ની સમાપ્તિ કરીશું પરંતુ આપણે તેના પર આગળ વધીએ તે પહેલાં એક પરીક્ષણ કરવું અને તમે કેટલા સહાનુભૂતિ શીલ છો તે જાણવાનો વિચાર સારો છે બર્કલેમાં એક સેન્ટર છે જેનું નામ ગ્રેટર ગુડ છે અને તેઓએ આ ઘણા બધા પ્રશ્નો અને ક્વિઝ બનાવી છે જે તમને ખુશ રહેવા સહાનુભૂતિ રાખવા જેવી બાબતોની વાત આવે ત્યારે પ્રકૃતિની મૂળભૂત બાબતોમાં થી સમજ આપશે અને તમે અત્યાર સુધી કરેલી અગાઉની ક્વિઝ ની જેમ ચર્ચા કરી શકો છો હવે આપણે સહાનુભૂતિની વ્યાખ્યામાં કેટલાક મુખ્ય ખ્યાલો પર નજર કરીએ સહાનુભૂતિ અન્ય વ્યક્તિની સ્થિતિ ને તેમના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો અનુભવ છે અહીં આપણે લાગણીને શબ્દને આ ખ્યાલથીઅલગ પાડવાની જરૂર છે જ્યાં આપણને આપણા પરિપ્રેક્ષ્યથી અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરીએ છીએ તેને આપણે સહાનુભૂતિ કહીએ છીએ આપણે કોઈ બીજાનું સ્થાન લેવા માંગતા નથી આપણે આપણી જગ્યાએ છીએ પણ અહીંથી આપણે કોઈ બીજાને ભાવનાત્મક રીતે ટેકો આપવા માંગીએ છીએ તમે તમારી જાતને તેમની પરિસ્થિતિ માં મુકો અને અનુભવો કે તેઓ શું અનુભવે છે જે તમે સહાનુભૂતિ મા નથી કરતા સહાનુભૂતિ એ છે જ્યાં તમે તમારા પોતાની જાતને તે પરિસ્થિતિમાં મૂકો છો પરંતુ તમે ભાવનાત્મક રીતે તમારી લાગણીઓને અમુક હદ સુધી અન્ય વ્યક્તિ માટે વ્યક્ત કરો છો જ્યારે અમેરિકન સંસ્કૃતિ લોકોને સહાનુભૂતિને બદલે વ્યક્તિ બનવા માટે સામાજિક બનાવતી હોય છે સંશોધન માં "મિરર ન્યુરોન્સ" ના અસ્તિત્વનો પર્દાફાશ થયો છે જે અન્ય લોકો દ્વારા કરાયેલ લાગણીઓ પર પ્રતિક્રિયા આપે છે અને પછી તેમને પુનઃ ઉત્પાદન કરે છે હવે તમે જોઈ શકો છો કે સર્જનાત્મક પરની ચર્ચામાં આપણે સામૂહિક સંસ્કૃતિની વિરુદ્ધ વ્યક્તિવાદ સંસ્કૃતિના ખ્યાલ વિશે પણ વાત કરીશું સામૂહિક સંસ્કૃતિઓમાં ધ્યાન હંમેશા વહેંચણી પર હોય છે વાસ્તવમાં મોટાભાગની પરંપરા સંસ્કૃતિના સામૂહિક તરીકે શરૂ થાય છે કારણ કે તમે જુઓ છો કે પૂર્વ સંસ્કૃતિના પ્રારંભિક તબક્કામાં સમુદાયો ફક્ત વહેચણી ના આધારે વિકસિત થયા હતા અને જો તમે અન્ય લોકો સાથે શેર કરી શક્યા નથી તો તમે ટકી શક્યા નથી તેથી તે જાતિ ની વહેચણી કરવી ખૂબ જ જરૂરી હતી જોકે સમય સાથે એ હકીકત છે કે અવતરણો ની અંદર વધુ સ્પષ્ટ સ્વાયત્તતા હતી સ્પષ્ટ સ્વાયત્તતાનો અર્થ એ છે કે આપણે આર્થિ કરીતે એકબીજા પર નિર્ભર છીએ પરંતુ આંતર વ્યક્તિત્વ સ્તરે સામાજીકરણ ના સ્તરે ઘણી સંસ્કૃતિઓમાં એકબીજા પર અવલંબનની અન્ય સંસ્કૃતિઓમાં ઓછી છે તેથી આને આપણે અમેરિકન સંદર્ભમાં શા માટે કરીએ છીએ ભારતમાં ઘણા શહેરમાં આ સંદર્ભમાં તમે જોશો કે જે બન્યું છે તે એ છે કે વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કુટુંબ પછી આવે છે હકીકતમાં તમે તેને છુટાછેડા ના ભાવ સાથે સાંકળી શકો છો તમે જે પણ જુઓ છો તે આ લોકો વિશે વાત કરી શકે છે ચાલો આપણે કહીએ કે મહિલાઓ ની જાતી તફાવતો અને તમને તે બધું જ જોવા મળે છે કે જે ભારતમાં જ્યાં પણ વ્યક્તિઓ અથવા વ્યક્તિગત વિચારો પર ભાર મૂકવામાં આવે છે આમાં છૂટાછેડાના કિસ્સાઓનું સ્તર એવા સ્થાનો કરતાં ઘણું ઓછું છે જ્યાં વ્યક્તિ સામાજિક પ્રાથમિકતાઓ અથવા વસ્તુઓનો સબસેટ છે જે સામાજિક રીતે વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કદાચ કુટુંબ અથવા સમુદાય પણ અને તમે જાણો છો કે જ્ઞાનાત્મક વિજ્ઞાન તાજેતરના સંશોધન અને સમર્થન આપે છે જે દર્શાવે છે કે સહાનુભૂતિ એવી વસ્તુ છે જે જૈવિક રીતે સંચાલિત છે અને જેનો અર્થ એ છે કે આપણા મગજમાં સહાનુભૂતિના કોષો છે અને જેને આપણે મિરર કોષ તરીકે ઓળખીએ છીએ અને મિરર ચેતાકોષો સક્રિય થાય છે જ્યારે આપણે અન્ય લોકો દ્વારા થતી વસ્તુઓ ને જોઈએ છીએ અને આ એવી રીતે સક્રિય થાય છે કે આપણે તેને વર્તણૂકોની નકલ કરવાનું વલણ રાખીએ છીએ અને જ્યારે આ થાય છે ત્યારે આપણને સહાનુભૂતિનો અનુભવ થાય છે તેથી ત્યાં એક જૈવિક અંતર્ગત છે જેને તમે પુરાવા કહી શકો છો જે અમને કહે છે કે માનવ પ્રાણીઓમાં અનિવાર્યપણે ખૂબ જ મજબૂત સહાનુભૂતિ શીલ ઘટક હોય છે તેના બદલે તમે જુઓ છો કે જે સામાજિક રચનાઓ થય હતી તે કદાચ ઘણી વાર જૈવિક રીતે સંચાલિત કરી હતી અને મોટેભાગે સહાનુભૂતિપૂર્ણ સામાજિક બંધન હતું તે બાયોલોજી સંચાલિત હતું સંભવત સંસ્કૃતિ સાથે જ અને સંસ્કૃતિની જટિલતા સાથે સહાનુભૂતિ ઓછી મજબૂત બને છે અને તે હવે નબળી પડી જાય હવેમીરરીંગ એવી વસ્તુ છે જે માત્ર મીરર ચેતાકોષો ના સંદર્ભમાં જ સુસંગતતા નથી પણ જ્યારે આપણે કોઈની સાથે સહાનુભૂતિ ધરાવતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈની સાથે સંબંધ થવાનું વલણ ધરાવીએ છીએ ત્યારે આપણે તે વર્તનનું અનુકરણ કરીએ છીએ જો કોઈ વ્યક્તિના ખુશ હોય અને ઉદાસ હોય તેથી આપણે તે વર્તન નું અનુકરણ કરીએ છીએ જો કોઈ નિરાશ થઈને ઊભું હોય તો આપણે પણ નિરાશ થઈને ઉભા રહી છીએ હવે તમે જોશો કે આ સ્થિતિનું પ્રતિબિંબ છે જ્યારે તમે જોશો કે કોઈ ને ખૂબ જ મુશ્કેલી આવી રહી છે ત્યારે આપણે કહીએ છે કે કોઈ વ્યક્તિ અચકાતી હોય છેતમે અચાનક શોધી શકો છો કે તમે જે શબ્દો બોલવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તમે મોઢેથી બોલવાનો પ્રયાસ કરી રહ્યા છો લાગણીઓનો અનુભવ ઘણીવાર ચેપી ભાવનાત્મક તરીકે ઓળખાય છે આ અનુભવો છે જ્યાં તમે જુઓ છો કે આપણે જે જોઈએ છીએ તેનાથી પ્રભાવિત થઈએ છીએ હવે આ કંઇક છે જે મેં અમારા કલાકોના સંગીત અભ્યાસમાં સંક્ષિપ્તમાં શેર કર્યું છે પરંતુ અમને જાણવા મળ્યું છે કે જ્યારે અમે સંગીત પર સંશોધન કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે જો તમે ખૂબ લાંબા સમય સુધી સંગીત સાંભળો છો તો સંગીત તમે જે રીતે અનુભવો છો તેના પર અસર કરે છે તે જ અભ્યાસ કરવામાં આવ્યો છે અને આપણે અભ્યાસ કર્યો છે જ્યાં તમે જોયું કે તમારા મોઢા ના હાવભાવથી તમે જે દૃશ્યો જુઓ છો તે પ્રતિબિંબિત કરે છે જેમકે ઓડિયો વિઝ્યુઅલ મુવીઝ હોઈ શકે છે ઉદાસ મુવીઝ ખુશ મુવીઝ અને તમને લાગે છે કે આ પણ ઘણી હદ સુધી પ્રતિક્રિયાઓ અથવા સહાનુભૂતિપૂર્ણ પ્રતિભાવો કે જ્યાં તમે વાર્તા વાંચી રહ્યા છો અને જો તે વાર્તા નિરાશાને લગતી છે અને તમે વાર્તા સાથે નિરાશા અનુભવો છો તેથી ચેપ અને પ્રતિબીંબ એ બે જુદી જુદી વસ્તુઓ છે ચેપ એ છે કે જ્યાં તમે કોઈ બીજાની લાગણીઓથી સંક્રમિત થાવ છોઅને તે સહાનુભૂતિ અને સંવેદના બંને તરફ દોરી શકે છે અને મીરરીંગ એ છે જ્યાં તમે જુઓ છો કે તમે તમારી જાતને અન્ય વ્યક્તિના સ્થાને મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેનો અનુભવ કરો છો અથવા તમે તે નકલ નું અનુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જે તમારા મનની જેમ તમારા વ્યવહારમાં પણ છે આપણે સહાનુભૂતિની શા માટે જરૂર છે હવે તમે જુઓ છો કે ગોલમેને સહાનુભૂતિના મુખ્ય ઘટકો ને ઓળખ્યા છે અને તમે કહેશો કે અમે નરમ કૌશલ્યના સંદર્ભમાં સહાનુભૂતિની કેટલીક નોંધપાત્ર સુસંગતતા જોઈ શકીએ છીએ તમે જુઓ છો કે પાંચ તત્વો જે સહાનુભૂતિ સાથે જોડાયેલા છે તે અન્ય લોકોને સમજે છે અને અન્ય લોકોને વિકસાવે છે જે સમુદાયો નો વિકાસ કરી રહ્યા છે પ્રતિભાવ એ સહાનુભૂતિને અન્ય લોકોને મદદ કરવા ના પ્રયાસ કરવા તરફ દોરી જાય છે જેથી સેવા અભિગમ હોય છે અને ત્યાં તમે તમારા વિશે ઓછું વિચારો છો અને તમે અન્ય વ્યક્તિ વિશે વધુ વિચારો છો વિવિધતાને મંજૂરી આપવી વિવિધ પ્રકારના અભિપ્રાયોની નિખાલસતા અને લોકો સમાજ સંસ્કૃતિ અને રાજકારણ અને તે બધા વિશેની વિશાળ જાગૃતિ હોવી જરૂરી છે હવે આ પાંચ તત્વો છે જે તમને વધુ સહાનુભૂતિ શીલ બનાવે છે કારણ કોઈપણ કાર્ય શરૂ કરવા માટે તમે વધુ સમજદાર બનો છો અને પછી દેખીતી રીતે વધુ સહાનુભૂતિ ધરાવો છો અને તમે જોઈ શકો છો કે નીચે સાંભળવાની કૌશલ્યની સૂચિબદ્ધ કરી છેઅમૌખિક સંચાર અન્યને સમજવા સાથે જોડાયેલ છઅને અમે તે કર્યું છે અન્ય વિકાસ એ છે કે જ્યાં ટુલ્સનો ઉપયોગ કરી માર્ગદર્શન પ્રતિસાદ મેળવો અન્ય ને પ્રોત્સાહિત કરી સેવા અભિગમ ગ્રાહક સેવા અને તમામ પ્રકારની બીજી વસ્તુઓ વિવિધ ટીમો બનાવી તકરાર નું નિરાકરણ લોકોને સમાજ વિશે જાગૃતિઅને આ બધી સંચારની કેટલીક મુખ્ય કુશળતા છે તેથી તમે જોશો કે જો તમે આ બધા તત્વો ને જોઇ રહ્યા હોવ તો સંભવત એ તમારે શા માટે બનવાની જરૂર છે અને સહાનુભૂતિ ને મજબૂત દલીલની જરૂર નથી પણ પછી આપણે સહાનુભૂતિ શીલ કેવી રીતે બની શકીએ શું એવું છે કે લોકો કુદરતી રીતે સહાનુભૂતિ ધરાવતા હોય છે અને આપણે આપણી અંદર સહાનુભૂતિની ભાવના અથવા સહાનુભૂતિ અને સંસ્કૃતિ વિકસાવી શકતા નથી એવી કઈ આદતો છે જે આપણને વધુ સહાનુભૂતિ શીલ બનાવવામાં મદદ કરે છે અને આ ફરીથી બાર્કલી સાઈટ પરથી છે જ્યાં તેઓ હકીકતમાંનિવૃત્તિ પરના અભ્યાસક્રમો ચલાવી રહ્યા છે જેમાં સબસેટ છે જેમાં નોંધપાત્ર ઘટકો તરીકે સહાનુભૂતિ છે અને આપણી પાસે જે પ્રથમ વસ્તુ હોવી જોઈએ એ છે જિજ્ઞાસા અને જિજ્ઞાસા એક અજાણી વ્યક્તિ તરીકેની નવીન શોધો કરવી એ કોઈપણ પ્રકારની તિરસ્કાર કે અસમાનતાની ભાવના અથવા કોઈના મનમાં તિરસ્કાર વિના અન્ય વ્યક્તિ વિશે જાણવાની વાસ્તવિક નિષ્ઠાવાન ઈચ્છા છે તેથી આપણે અજાણ્યા અને મળીએ છીએ ત્યારે તે ખરેખર ઉત્સુક છે કે તેઓ આપણા જેવા કેવી રીતે છે અને તેઓ આપણા થી કેવી રીતે અલગ છે તેથી પડકાર જનક રૂઢિચુસ્ત ધારણા એ તમે અન્ય સંસ્કૃતિ માંથી અન્ય ભાષાકીય સમુદાય માંથી બીજા દેશની વ્યક્તિને મળો છો તમારી પાસે ચોક્કસ ખ્યાલ છે છે તે નોંધો છો કેવા પ્રકારની વ્યક્તિ અમેરિકન છે તે સ્ટીરીયોટાઈપ તો હવે આપણે કહીએ કે અનૌપચારિક બ્રિટીશરો ઔપચારીક જર્મની ચિંતનશીલ છે અભિવ્યક્તિ નથીફ્રેન્ચ લોકો જુસ્સાદાર છે ગામડાના લોકો તમારી અંગત માહિતી વિશે ખુબ જ જિજ્ઞાશું છે નગરના લોકો દૂર ના છે અને ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા લોકો સાથે વાત કરવાનું મન થતું નથી આપણા મનમાં ઘણા બધા પૂર્વગ્રહો છે ઘણી બધી સ્ટીરીયોટાઈપ છે અને આપણે તેમાંથી છુટકારો મેળવવો પડશે જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલીવાર મળો છો જ્યારે તમે પહેલીવાર સંસ્કૃતિમાં આગળ વધી રહ્યા હોવ ત્યારે સ્ટીરીયોટાઈપ મા ના પડો ખુલ્લુ બનવું સહાનુભૂતિની દિશામાં બીજું પગલું છે કારણકે તમે નવા છો વિચારો સર્જનાત્મકતાના સંદર્ભમાં પણ આ સુસંગતતા છે કારણ કે આપણે તે વ્યાખ્યાનો ના સંદર્ભમાં ચર્ચા કરીશું તમારી જાતને અન્ય સ્થાને અથવા પરિસ્થિતિમાં મૂકીને જુઓ તમારી જાતને અન્ય સ્થિતિમાં મુકવાનો પ્રયાસ કરો તો દેખીતી રીતે તે મુશ્કેલ હશે પરંતુ થોડા સમય પછી તમે અન્યના દ્રષ્ટિકોણ થી વિચારી શકતા નથી અને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તે દેખીતી રીતે મુશ્કેલ છે પરંતુ મેં તમારી સાથે શેર કર્યું છે કારણ કે સહાનૂભૂતિ એક એવી વસ્તુ છે જે જૈવિક રીતે આપણી સાથે જોડાયેલ છે તમે કોઈ બીજાના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો જો તમારે કરવું હોય તો તમે વધુ સર્જનાત્મક બનશો કારણ કે તમારી પાસે બીજી અલગ સ્થિતિમાં વિચારવાની ક્ષમતા છે સાંભળો પણ તફાવત સાથે સાંભળો જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે તેમને મળવા માટે નહીં પરંતુ શેર કરવા માટે સમજવા માટે નિખાલસતાથી સાંભળો કે જે આપણે સાંભળવા અને બોલવા અંગેના અમારા પ્રવચનમાં પહેલેથી જ ઘણી હદ સુધી ચર્ચા કરે છે સહાનુભૂતિથી લઈને ક્રિયા સુધી માત્ર સહાનુભૂતિથી હોવી એ પૂરતું સારું નથી સહાનુભૂતિ અમુક પ્રકારની પ્રવૃત્તિઓ તરફ દોરી જવી જોઈએ અમુક પ્રકારની કૃત્ય જે તમે કંઈપણ કરી રહ્યા છો તે ચોક્કસ બનાવે છે અન્ય લોકો પાસેથી સેવા કરવાથી અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમે કોઈ પણ સ્વાર્થ વગર બીજાની સેવા કરો છો જો કોઈ પ્રેરણા બીજા તો તમે વધુ આનંદ અનુભવો અને હવે આ એક વૈજ્ઞાનિક શોધ છે હકીકતમાં તમને આ વિશિષ્ટ સ્લાઇડ્સ સાથે જોડાયેલા કેટલાક પ્રયોગોમાં અમારી સાથે જોડાવા માટે વિનંતી કરીશજ્યાં આપણે એ સંશોધન કરીશું કે આપણે ખરેખર કેવી રીતે સહાનુભૂતિ છીએ કે સહાનૂભૂતિ નથી અને કયા પરિબળો આપણા ખ્યાલને પ્રભાવિત કરે છે સહાનુભૂતિ ક્યાં ભાવનાત્મક પરિબળો શું વિસ્તરે છે અને સહાનુભૂતિ સંભવત દુઃખની વિભાવના સાથે કેવી રીતે સંબંધિત છેસહાનુભૂતિ દ્વારા દુઃખ કેવી રીતે દૂર કરવામાં આવે છેઆ કેટલીક વસ્તુઓ છે જેને આપણે પ્રયોગો તરીકે ખરેખર અજમાવી શકીએ છીએ જેમ કે આપેલ લિંક્સમાં પહેલેથી જ સૂચવવામાં આવ્યું છે અને હું તમને હું તમને વિનંતી કરું છું તમે ભાગ લ્યો તેથી અમે સાથે મળીને જાણી શકીએ કે આના તારણો શું છે હવે તમે તે વ્યાપક આવેલ ક્ષેત્ર સહાનુભૂતિ વિશે મહત્વાકાંક્ષી સહાનુભૂતિ નહીં નાની વસ્તુઓ વિશે વિચારોપરંતુ એકસાથે મોટી રચના વિશે સહાનુભૂતિ મોટી ચિંતાઓ મોટી વસ્તુઓ વિશે માનવજાતના વધુ સારા વિકાસ વિશે સહાનુભૂતિ ધરાવો અને જો તમે તે કરી શકશો તો કદાચ આપણે ખરેખર વધુ વિકસિત છીએ અને કદાચ વધુ ખુશ પણ છીએ હવે તમે જુઓ કે મેં તમને કહ્યું તેમ તમે કહી શકો છો કે ખુશી એ સ્વયં સાથે જોડાયેલી છે જે ઘણી હદ સુધી સાચી છે પરંતુ મેં તમને કહ્યું તેમ સુખ એ અન્ય લોકો સાથે શેર કરવા અન્ય લોકો વિશે શેર કરવા અન્ય લોકોના અનુભવ સાથે પણ સંકળાયેલું છે પરિપ્રેક્ષ્ય અને તે સર્જનાત્મકતાના સંદર્ભમાં પણ ખૂબ જ સુસંગત બનશે તેથી તમે વાસ્તવમાં તેનો વિવિધ રીતે લાભ મેળવો છો અને અહીં હું ફક્ત એક વિચાર વિશે કહીશ કરુણાની વિભાવનાને સ્પર્શ કરીશ મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે અમે ભારતીય પરંપરામાંથી સહાનુભૂતિના સિદ્ધાંતો તેમજ સહાનુભૂતિના ઉપયોગની ઘણી બધી સમજ મેળવી છે ખાસ કરીને કરુણાની વિભાવના એ ધ્યેયની પરંપરાથી અમે ઘણી હદ સુધી આ કર્યું છે કરુણા એ સંસ્કૃત શબ્દ છે જેને બૌદ્ધ ધર્મના સંદર્ભમાં અને જે ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે તેમાંના એકમાં ખૂબ જ મજબૂત રીતે ઓળખવામાં આવે છે તમારા કોઈ મિત્રને ભલાઈની ઈચ્છા કરવાનું કહેવામાં આવે છેકોઈ વ્યક્તિ પોતાની જાતનો સારો ઉપયોગ કરીને પ્રથા શરૂ કરે છે કે મને ખુશ રહેવા દો મને સારું થવા દો મને સ્વસ્થ રહેવા દો મારી સાથે દરેક પ્રકારની બધી વસ્તુઓ થવા દો એક વખત તમે આમાં નિપુણતા મેળવી લો છો પછી તમે આગળ વધો છો જ્યારે તમે કહો કે મારા મિત્ર ને ખુશ રહેવા દો તેમને સફળ થવા દો તેમની સાથે બધું સારું થવા દો જેથી સહાનુભૂતિની દિશામાં આ પહેલું પગલું છે અને જો તમે શૃંખલામાં જોઇ રહ્યા હોવ તો તે આ બીજું પગલું નથી હવે ત્રીજું એ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ પર તમને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવે છે જેને તમે જાણતા નથી અને તમે તે વ્યક્તિ વિશે એવું વિચારો છો કે ભલે તેમની સાથે બધું જ સારું થાય તમે કહો છો કે તેને અથવા તેણી ને ખુશ રહેવા દો અને તે વ્યક્તિ સાથે બધું સારું થવા દો એ તમારું ચોથું અથવા અંતિમ પગલું છે કે જ્યાં તમે કોઈ એવી વ્યક્તિ ને ઓળખો કે જેને તમે પસંદ નથી કરતા કોઈ એવી વ્યક્તિ કે જે દેખીતી રીતે તમારો દુશ્મન છે અને પછી તમે તે વ્યક્તિને સંપૂર્ણ સુખ અને સુખાકારી ની ઈચ્છા કરવાની તકનીક વિકસાવો છો અને આ તમારો અંતિમ પગલું થશે જે તમને સહાનુભૂતિની દિશામાં લઈ જાય છે હવે આ તકનીકો છે જે મગજના અભ્યાસ દ્વારા એફએમઆરઆઈ ના અભ્યાસ દ્વારા તેમજ મગજના કેન્દ્રના EGના અભ્યાસ દ્વારા સક્રિયકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં સક્ષમ તરીકે ઓળખવામાં આવી છે જે સુખ અને શાંતિ સાથે સંકળાયેલ છે તે એવું નથી કે આ ધર્મશાસ્ત્ર કે ધાર્મિક પૂર્વ ગ્રહ ના આધારે છે કે હું આ વિચારો તમારી સાથે શેર કરી રહ્યો છું અને આ બધું વૈજ્ઞાનિક રીતે સાબીત થઇ છે અને તમે જોશો કે આમાંથી ઘણું બધું આપણી પોતાની પરંપરા માંથી લેવામાં આવ્યું છે અને આપણે તેને શોધવાની જરૂર નથી સહાનુભૂતિ વિશેના કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે જાણીએ જેને આપણે સ્પર્શ કરી શું તે છે જાતિ અને સહાનુભૂતિ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ત્રીઓ યુવાન પુરુષો કરતાં વધુ સહાનુભૂતિ ધરાવે છે ઉંમર અને સહાનુભૂતિ એ જાણવા મળ્યું છે કે જ્યારે આપણે બે વર્ષના થઈએ છીએ ત્યારે આપણે અન્ય લોકોના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું શરૂ કરીએ છીએ અને પાંચથી સાત કે આઠ વર્ષના બાળકો અન્ય લોકોની પીડા ને ખૂબ જ તીવ્રતાથી અનુભવે છે અને જેમ જેમ આપણે પુખ્ત વયના બનીએ છીએ તેમ આપણે આવરણ માં નિપુણતા મેળવીએ છીએ અને સમાજ અને વિશ્વમાં વધુ સારી રીતે નેવિગેટ કરવા માટે વધુ અલગ બનીએ છીએ પ્રભાવશાળી સહાનુભુતિક જ્ઞાનાત્મક સહાનુભૂતિથી અલગ કરવામાં આવી છે જ્યાં તમે લાગણી અનુભવી શકો છો તે લાગણી સંબંધિત સહાનુભૂતિ છે જ્યાં તમે અનુભવો છો અને જ્ઞાનાત્મક તે છે જ્યાં તમે તેને સમજો છો હવે દેખીતી રીતે તેઓ ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને ચર્ચાસ્પદ ભિન્ન હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે અને તમે જુઓ છો કે સહાનૂભૂતિ ખૂબ જ હોઈ શકે છે દાખલા તરીકે આપણી પાસે શ્રી રામકૃષ્ણની વાર્તા છે જે એક વ્યક્તિને રડતી અને બીજી તેને જુઓ તો તમને તેની પીઠ પર ઘા દેખાય છે એટલા માટે નહીં કે તેને વાસ્તવમાં સજા થઈ રહી છે પરંતુ કારણ કે તમે જુઓ છો કે તે અન્ય વ્યક્તિના દુઃખને અમુક હદે અનુભવે છે અને તેની શરીર વિજ્ઞાન તેના શરીર પર પ્રગટ થાય છે તેથી આ ઉદાહરણો અર્થ સહાનુભૂતિના પણ છે જેમ મેં તમને બૌદ્ધ ધર્મમાં કહ્યું તેમ આપણે સહાનુભૂતિ વિશે વાત કરીએ છીએ અને તેમાંથી પસાર થવાનો એક માર્ગ પણ છે અને તમે જુઓ છો કે તેનો માર્ગ એ માઇન્ડફુલનેસ મેડિટેશન તરીકે ઓળખાય છે મૂળભૂત રીતે જે થાય છે તે એ છે કે તમને કહેવામાં આવે છે કે તમે તમારી જાતને ધ્યાન રાખો તમારી લાગણીઓ નું ધ્યાન રાખોકોઈપણ પ્રવૃત્તિનું અને મનમાં શું ચાલી રહ્યું છે તેનું ધ્યાન રાખવું જો તમે આનું ધ્યાન રાખતા હોવ તો પછીનું પગલું એ છે કે તમે તમારી જાતને આપમેળે અલગ કરી દો કારણ કે જો તમારી લાગણીઓને ઓળખવામાં સક્ષમ છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને એક ચોક્કસ સ્તરે તમારા માંથી અલગ કરી શકો છો અને તમે કહેશો કે હું ગુસ્સે થઈ રહ્યો છું તેથી ત્યાં બે સ્વ છે એક અનુભવી સ્વ અને બીજું સ્વ ભેદભાવની સમજ છે તેથી તે માત્ર એક સિદ્ધાંત નથી પણ તે પ્રેક્ટિસ છે અને જેમ જેમ તમે તમારી લાગણીઓથી અમુક અંશે અલગ રહેવાની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો છો ત્યારે ધીમે ધીમે તમને તમારી લાગણીઓને નિયંત્રિત કરવામાં અને અન્ય લોકોની લાગણીઓને ઓછી કરવા માટે સક્ષમ બનવાની દિશામાં લઈ જાઓ છો તેથી તમે જુઓ છો કે પાશ્વાત્ય પરંપરાએ આ ખ્યાલને સ્વીકાર્યો છે કે તમે જુઓ છો કે માઇન્ડફુલનેસ સહાનુભૂતિ તરફ દોરી શકે છે અને સહાનુભૂતિ ચોક્કસ અર્થમાં સુખ તરફ દોરી શકે છે અને મેં સંક્ષિપ્તમાં અગાઉ પણ સમજાવ્યું છે કે કેવી રીતે સહાનુભૂતિ આ ચોક્કસ કોર્સમાં આપણે જે પણ વ્યવહાર કરીએ છીએ તેના માટે ખૂબ જ સુસંગત હોઈ શકે છે અનેઆ ચોક્કસ સ્લાઇડમાં ઓછામાં ઓછું હું એ હકીકત પર ભાર મૂકવા માંગુ છું કે સહાનુભૂતિ અને ઉદારતા એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે કારણ કે જો તમે તમારી જાતને બીજા કોઈની પરિસ્થિતિમાં મૂકો છો અને જો તમે બીજા કોઈની પીડા અનુભવી શકો છો તો તે તમને તે કાર્ય કરવા માટે બનાવે છે જેના વિશે અમે અગાઉ વાત કરી હતી અને તમને ચોક્કસ દિશાઓ તરફ દોરી શકે છે આ કેટલીક બાબતો છે જેનો આપણે સાથે મળીને અભ્યાસ કરીશું જેમ મેં થોડા સમય પહેલા કહ્યું હતું અને આ સત્રના અંતની દિશામાં આપણે જે રીતે આગળ વધીએ છીએ તે રીતે હું સહાનુભૂતિ દર્શાવવા માંગુ છું તે પૈકીની એક લાગણીઓને સ્વીકારવી છે તમે જોશો કે જો તમે આમાંની કેટલીક લાગણીઓને જોઈ રહ્યા છો તો આ પ્રકારની સંચારાત્મક વિશાળ શ્રેણીની લાગણીઓમાં હજુ પણ લાગણીની અન્ય ચોક્કસ ભિન્નતા છે મેં તમારી સાથે છ પ્રબળ લાગણીઓ વિશે ચર્ચા કરી છે તમને લાગે છે કે આ લાગણીઓના ઉપગણો અથવા વિવિધ ફેરફારો છે દાખલા તરીકે ખુશીને આપણે રોમાંચિત અને સુખી કહીએ તે આનંદ હોઈ શકે છે તે શાંત અને ખુશ પણ હોઈ શકે છે તેથી તમે વિવિધ પ્રકારના સુખ અને સુખની વિવિધ ડિગ્રીઓ અને તે બધું મેળવી શકો છો હવે મહત્વની વાત એ છે કે અહીં દરેક કિસ્સામાં આપણને ઘણી મદદ કરે છે જો હું ગુસ્સે હોઉં અને જો હું મારી જાતને અલગ કરવા સક્ષમ હોઉં અને કદાચ ક્રોધ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું તો તે માત્ર દિશા તરફ દોરી જવાનું નથીઅને ગુસ્સાનું સંચાલન સહાનુભૂતિની દિશા બંને બાબતો એકસાથે છે મારામાં આ ક્રોધનું કારણ શું છે જો હું કારણો ઓળખી શકીશ તો કદાચ હું તે કારણોને વધુ સારી રીતે સંભાળી લઈશ ગુસ્સો એક કારણસર છે ગુસ્સો અદેખાઇ સાથે પણ જોડાયેલ હોઈ શકે છે તમે કોઈની સાથે નારાજ છો કારણ કે તે વ્યક્તિ કોઈ ચોક્કસ સંદર્ભમાં સફળ થયું છે હવે એકવાર તમે આ ગુસ્સાનું કારણ શોધી કાઢો અને તમે તે કારણને અલગ રીતે પૃથ્થકરણ કરવાનો પ્રયાસ કરો સંભવતઃ તમે તેને અને તમે તમારી જાતને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશો તમે જોશો કે આપણે ફરીથી એવી પરિસ્થિતિ પર પાછા આવીએ છીએ જ્યાં આપણી જાતને સમજવી એ અન્યને સમજવાની દિશામાં આગળ વધવાનો એક માર્ગ છે જે તમારામાંની એક અગાઉની પ્રસ્તુતિઓ વિશે છે તેથી તમે જોશો કે અમે આ ચોક્કસ સંદર્ભમાં લાગણીઓની વિશાળ શ્રેણી વિશે વાત કરી રહ્યા છીએ અને દરેક કિસ્સામાં અને તમે તમારી જાતને પૂછો કે જ્યારે પણ તમને લાગે કે અમને કંટાળો આવે છે હું તે કરવા માંગતો નથી તમારી જાતને આ પ્રશ્ન પૂછો એવું શું છે કે જેના કારણે હું આ ન કરી રહ્યો છું કારણો શું છે શું તે ડર છે ક્યારેક એવું બને છે કે તમે એવી બાબતોને મુલતવી રાખવાનું વલણ રાખો છો જેનો તમને ડર લાગે છે તે જટિલ છે તેઓ ચિંતાથી ઘેરાયેલા છે તેથી હું તેને મુલતવી રાખું છું ઉદાસીનતા દેખીતી રીતે આળસ જેવી લાગે છે પરંતુ ના ઊંડે સુધી કદાચ તે ભય અથવા અન્ય કંઈક દ્વારા સંચાલિત છે તેથી જો તમે લાગણીઓનું વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો તો તમે આ લાગણીઓના કારણોને ઓળખી શકશો અને ઘણી વાર આ કારણો તેની સાથે સીધી રીતે જોડાયેલા હોતા નથી દાખલા તરીકે મેં તમને કહ્યું કે ગુસ્સો અન્ય કોઈ વસ્તુને કારણે થાય છે કદાચ ડરને કારણે અથવા ઉદાસીનતાને કારણે થાય છે તેથી આંતરસંબંધોની વિવિધ જટિલતાઓ એવી છે જેને તમે ઓળખી શકો છો અને તે તમને તમારી જાતને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને એકવાર તમે તમારી જાતને વધુ સારી રીતે સંચાલિત કરવામાં સક્ષમ થાઓ છો તો તમે બહેતર વ્યવસ્થાપનની દિશામાં પ્રથમ પગલું ભરવાની સ્થિતિમાં પણ છો પરંતુ અન્ય લોકોને વધુ સારી રીતે સમજવાની અને અન્ય લોકોને વધુ સારી રીતે સંચાલિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છો તેથી હું માનું છું કે અંતિમ વસ્તુ એ છે જે હું તમારી સાથે શેર કરીશ તે એ છે કે અમે દુઃખ અને સહાનુભૂતિ ઉદારતા અને સહાનુભૂતિ સાથે થોડો અભ્યાસ કરીશું અને અમે તમને તેનો ભાગ લેવા વિનંતી કરીશું અને અમે જે કંઈ પણ કરીશું તેના પરિણામો અમે તમારી સાથે શેર કરીશું